આ છેલ્લા મોડ્યુલમાં આપનું સ્વાગત છે જે આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની અસર જોઈ તે અગાઉ ઇનપુટ ઓફસેટ પ્રવાહ અને તે પહેલા આપણે ઇનપુટ બાયસ પ્રવાહ જોયો છે આ વર્ગમાં આપણે જોઈશું કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કેટલીક વધુ વિશેષતાઓ જેમ કે પ્રવાહ તો થર્મલ પ્રવાહ બરાબર શું છે તો ચાલો સ્લાઈડ જોઈએ Op amp લાક્ષણિકતાઓને સમજવું થર્મલ પ્રવાહ અર્ધવાહક ઉપકરણો હોવાને કારણે op amp ઓપરેટિંગમાં ફેરફાર સાથે તાપમાના વર્તનમાં થોડો ફેરફાર કરે છે • જ્યારે તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે ત્યારે 25 સે પર શૂન્ય સર્કિટ ન રહી શકે તેને બાયસ પ્રવાહ કહેવામાં આવે છે તાપમાન સાથે પ્રવાહ ઓફસેટ પ્રવાહ અને ઓફસેટ વોલ્ટેજ ફેરફાર ડ્રિલ પરિમાણ બાયસ પ્રવાહ ઓફસેલ વોલ્ટેજ અને તેના જેવા માટે ઉત્પાદકની ડેટા શીટ સ્પષ્ટ કરી શકાય છે કોઈપણ ચોક્કસ op amp ના જથ્થાને સ્પષ્ટ કરે છે • તે તાપમાનમાં દરેક ડિગ્રી સેલ્સિયસ ફેરફાર સાથે ઇનપુટ ઓફસેટ ફેરફારોની માત્રા વિશે જણાવે છે LM7414 માટે સૌથી ખરાબ સ્થિતિ 154 સે પ્રવાહ થાય છે તેથી જો સર્કિટને 0 60°C થી કામ કરવું હોય તો ઇનપુટ ઓફસેટ 154V°C 60°C 0 9 mv દ્વારા 60 °C તાપમાન શ્રેણીમાં બદલાઈ શકે છે ઉદાહરણ 100 ના ગેઇન સાથે ના ઉલટાવી શકાય એમ્પ્લીફાયર 25 C પર રદ કરવામાં આવે છે આઉટપુટ વોલ્ટેજનું શું થશે જો 0 15 mVC ના ઓફસેટ વોલ્ટેજ પ્રવાહ માટે તાપમાન 50°C સુધી વધે છે ઉકેલ તાપમાનના જોખમને કારણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ 0 75 mV આ ઇનપુટ ફેરફાર હોવાથી આઉટપુટ વોલ્ટેજ બદલાશે Vo Vos AcL 75 mV 100 375 mV આ આઉટપુટ વોલ્ટેજમાં ખૂબ મોટી પાળીનું પ્રતિનિધિત્વ કરી શકે છે થર્મલ પ્રવાહ એ અર્ધવાહક ઉપકરણો હોવાને કારણે op amp વર્તનમાં થોડો ફેરફાર કરે છે જે ઓપરેટિંગ તાપમાનમાં ફેરફાર કરે છે જે આપણે બરાબર જાણીએ છીએ કારણ કે op amp અર્ધવાહક ઉપકરણોમાંથી બનેલા છે તેથી op ampને અર્ધવાહક ઉપકરણ તરીકે ગણવામાં આવે છે કારણ કે અમે op ampને બનાવવા માટે અર્ધવાહક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છીએ અને જ્યારે તમે અર્ધવાહક સામગ્રીનો ઉપયોગ કરો છો ત્યારે તેમાં હવા હોય છે તે બદલાશે તે ઓપરેટિંગ તાપમાનમાં ફેરફાર સાથે તેના વર્તનમાં થોડો ફેરફાર કરશે તેથી અમારી સર્કિટ 25 ડિગ્રી હેઠળ રહી શકશે નહીં તેથી જ્યારે તાપમાન 35 ડિગ્રી સુધી વધે છે તેને પ્રવાહ કહેવામાં આવે છે બાયસ પ્રવાહ ઓફસેટ પ્રવાહ ઓફસેટ વોલ્ટેજ તાપમાન સાથે બરાબર બદલાય છે તેથી અમે સમજી ગયા છીએ કે જો તમે 1 તાપમાન માટે અલગ તાપમાન રદ કર્યું હોય તો તે બીજા તાપમાન માટે રદ ન થઈ શકે પ્રવાહ પરિમાણ બાયસ પ્રવાહ ઓફસેટ વોલ્ટેજ માટે સ્પષ્ટ કરી શકાય છે અને જેમ કે ઉત્પાદકોની ડેટાશીટ કોઈપણ ચોક્કસ op ampના જથ્થાને સ્પષ્ટ કરે છે તે તાપમાનના અધિકારમાં સેન્ટીગ્રેડ ફેરફારની પ્રત્યેક ડિગ્રી સાથે ઇનપુટ ઓફસેટ ફેરફારોની માત્રા વિશે જણાવે છે હવે LM741 માટે સૌથી ખરાબ કેસ પ્રવાહ 15 માઇક્રો વોલ્ટ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ છે આ સૌથી ખરાબ કેસ પ્રવાહ છે તેથી જો સર્કિટને 0 થી 16 ડિગ્રી સુધી ચલાવવાની હોય તો ઇનપુટ 15 માઇક્રો વોલ્ટ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ દ્વારા 60 ડિગ્રીમાં બદલાઈ શકે છે જે 16 ડિગ્રી તાપમાન શ્રેણીમાં 0 9 વોલ્ટ છેતેનો અર્થ એ છે કે 0 થી 60 સુધી 0 9 મિલીવોલ્ટનો ફેરફાર છે તેથી થર્મલ પ્રવાહને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે કયા તાપમાનથી તમારા આઉટપુટ વોલ્ટેજને રદ કરી રહ્યાં છો હવે ચાલો એક ઉદાહરણ જોઈએ કે 100 ના ગેઇન સાથે અમારું ના ઉલટાવી શકાય એવુ એમ્પ્લીફાયર 25 ડિગ્રી પર રદ થાય છે જો તાપમાન 0 15 મિલીવોલ્ટ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડના ઓફસેટ પ્રવાહ માટે 50 ડિગ્રી સુધી વધે તો આઉટપુટ વોલ્ટેજનું શું થશે આ આપેલ સમસ્યા છે ઉલટાવી ના શકાય એ એમ્પ્લીફાયર માટે શું સમસ્યા છે અને તેમાં 100 નો ગેઈન છે અને તે 25 ડીગ્રી સેન્ટીગ્રેડ પર શૂન્ય છે તેથી આપણું આઉટપુટ વોલ્ટેજ 0 બરાબર છે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે પરંતુ જો તાપમાન આ કરતા લગભગ બમણું 50 ડિગ્રી સુધી વધે તો આઉટપુટ વોલ્ટેજ દ્વારા શું થાય છે 15 મિલી વોલ્ટ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રવાહના ઓફસેટ વોલ્ટેજ પ્રવાહ માટે 50 થી બમણું ચાલો જોઈએ કે તાપમાનના કારણે ઇનપુટ વોલ્ટેજ 0 15 ડિગ્રી સેન્ટીગ્રેડ દ્વારા 50 50 માં વધે છે જે 50 છે જે 3 75 મિલીવોલ્ટની બરાબર છે જ્યારથી આ ઇનપુટ ફેરફાર આઉટપુટ વોલ્ટેજ V એ દ્વારા બદલાય છે જે Vo સમકક્ષ Vos છે તે મેળવવા માટે VOSખુલ્લા લૂપ વધારો અથવા બંધ લૂપમાં ગેઇન કે 3 તેથી અમારા આઉટપુટ વોલ્ટેજ Vo એ375 મિલીવોલ્ટની બરાબર હશે આ આઉટપુટ વોલ્ટેજમાં ખૂબ જ મોટી શિફ્ટનું પ્રતિનિધિત્વ કરી શકે છે કારણ કે આ આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર એ ખૂબ જ મોટો પ્રવાહ છે તેથીતેનો અર્થ એ છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરની કામગીરી પર તાપમાનની ખૂબ જ નોંધપાત્ર અસર છે Op amp લાક્ષણિકતાઓને સમજવું ઇનપુટ પ્રતિકાર ઇનપુટ પિનમાં જોતા અવરોધ દેખાય છે LM741A ની લઘુત્તમ ઇનપુટ અવરોધ 2 MΩ છે નોંધ આને ઓછું ગણવામાં આવે છે ઘણા ઓપ એમ્પ્સમાં 10 થી વધુ ઇનપુટ અવરોધો હોય છે ઇનપુટ વોલ્ટેજ શ્રેણી Op amps યોગ્ય રીતે કાર્ય ન કરે તે પહેલાં ઇનટ પિન પર વોલ્ટેજ કેટલું ઊંચું અથવા ઓછું લાગુ કરી શકાય છે અથવાક્ષતિગ્રસ્ત આ કારણમાં 15 V જથ્થો ધારી રહ્યા છીએ ઇનપુટ 13 V નીચે રહેવા જોઈએ નોંધ સામાન્ય મોટા સિગ્નલ વોલ્ટેજ ગેઇન DC પર op amp નો લાભ એટલે કે ઓછી આવર્તન અગાઉ અમે જણાવ્યું હતું કે લાભ અનંત હતો વાસ્તવિક માં વિશ્વ તે વિશાળ બુલ અનંત નથી લાક્ષણિક લાભ 200 VmV 200000 તરીકે સૂચિબદ્ધ છે નોંધ ઘણા op amp ધરાવે છે 106 થી વધુનો ફાયદો આઉટપુટ વોલ્ટેજ સ્વિંગ • આઉટપુટ વીજ પૂરવઠો રેલ્સ પર બધી રીતે ઝૂલી શકતું નથી તે મહત્તમ આઉટપુટ વોલ્ટેજ પણ પર આધાર રાખે છે પ્રવાહ ભાર કરો નાના ભાર સાથે એટલે કે મોટો ભાર થોડો અવરોધ પ્રવાહ દોરે છે આઉટપુટ ઊંચુ જઈ શકે છે મોટા ભાર કરતાં એટલે કે નાના ભાર અવરોધને વધુ પ્રવાહની જરૂર હોય છે મોટાભાગના op amps ઝુલી શકે છે વીજ પૂરવઠો રેલ્સના થોડા વોલ્ટની અંદર આઉટપુટ નોંધ રેલ ટુ રેલ નામના વિશિષ્ટ op amp છે op amps કે જે સપ્લાય રેલ્સના આઉટપુટને સ્વિંગ કરી શકે છે આ ખાસ op amp છે જે બેટરી સંચાલિત ઉત્પાદનોમાં વપરાય છે જ્યાં પાવર સપ્લાય 6 V અથવા તેનાથી ઓછો હોઈ શકે છે ચાલો આપણે કેટલાક વધુ પરિમાણો જોઈએ કેટલીક વધુ લાક્ષણિકતાઓ કેવી રીતે ઇનપુટ પિનમાં જોવામાં ઇનપુટ અવરોધ છે તે ઇનપુટ અવરોધ છે LM741 પાસે 2 મેગા ઓહ્મનો ન્યૂનતમ ઇનપુટ અવરોધ છે જાણીએ કે આ ઓછું માનવામાં આવે છે ઘણા op ampમાં 1 ગીગા ઓહ્મથી વધુ ઇનપુટ અવરોધ હોય છે બરાબર હવે ઈનપુટ વોલ્ટેજનો દર ઉંચો છે કે op amp યોગ્ય રીતે કાર્ય કરતું નથી તે પહેલાં ઇનપુટ પિનને કેટલી ઊંચી અથવા ઓછી વોલ્ટેજ લાગુ કરી શકાય છે ત્યાં ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ દર કહેવાય છે યોગ્ય રીતે કામ કરતું નથી એટલે નુકસાન થશે આ કિસ્સામાં વત્તા ઓછા 15 વોલ્ટ લાગુ થાય છે એમ ધારીએ તો ઇનપુટ વત્તા ઓછા 13 વોલ્ટથી નીચે રહેવો જોઈએ આ આપણે સામાન્ય રીતે વાત કરી રહ્યા છીએ જો હું વત્તા ઓછા 15 લાગુ કરું તો મારી ઇનપુટ વોલ્ટેજ દર વત્તા ઓછા 13 વોલ્ટની આસપાસ હોવી જોઈએ મોટા સિગ્નલ વોલ્ટેજ એ dc પર op ampનો ગેઇન મેળવે છે અમે અગાઉ કહ્યું હતું અને તે ફરીથી અનંત હતું વાસ્તવિક દુનિયામાં તે મોટું છે પરંતુ અનંત નથી સામાન્ય રીતે 200 વોલ્ટ પ્રતિ મિલી વોટ અથવા 200000 ગેઇન થાય છે હવે આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજને ઝુલાવે છે આઉટપુટ વોલ્ટેજને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આઉટપુટ પ્રકારનો ઝૂલતો વીજ જથ્થો રેલ્સની બધી રીતે 5 15 15 અથવા અમે જે પાવર સપ્લાય આપ્યો છે તે બધી રીતે જઈ શકતા નથી મહત્તમ આઉટપુટ વોલ્ટેજ પણ ભાર પ્રવાહ પર આધાર રાખે છે જેટલો નાનો ભાર હશે તેટલો આઉટપુટ મોટા ભાર સાથે ઊંચો જઈ શકે છે મોટાભાગના op amp પાવર સપ્લાય રેલ્સમાં થોડા વોલ્ટની અંદર આઉટપુટને ઝૂલતા કરી શકે છે તેનો અર્થ એ કે ત્યાં ખાસ Op amp છે જેને રેલ ટુ રેલ op amp કહેવામાં આવે છે જે 100 મિલી વોલ્ટની અંદર આઉટપુટને ઝૂલતા કરી શકે છે આ ખાસ op ampનો ઉપયોગ બેટરી સંચાલિત ઉત્પાદનોમાં કરવામાં આવે છે જ્યાં પાવર સપ્લાય 6 વોલ્ટ અથવા તેનાથી ઓછો હોઈ શકે છે તે તમારા આઉટપુટ વોલ્ટેજ ઝૂલતા છે Op amp લાક્ષણિકતાઓને સમજવું આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ • op amp આઉટપુટ પિનમાંથી કેટલો પ્રવાહ સ્ત્રોત અથવા ડૂબી શકે છે નોંધ આઉટપુટ વોલ્ટેજ ઘટી શકે છે મહત્તમ કરંટ પહોંચાડતી વખતે શૂન્ય વોલ્ટની નજીક સામાન્ય રીતે op amp વધુ થર્ફ પહોંચાડી શકતું નથી 25mA સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર • સામાન્ય ઢબ માટે તફાવત ગેઇનનો ગુણોત્તર Op ampમાત્ર એમ્પ્લીફાય કરવા માટે માનવામાં આવે છે ઇનપુટ પિન વચ્ચે તફાવત વાસ્તવમાં જો સામાન્ય વોલ્ટેજ હોય તો બંને પિન પર 1 VDC કહો ત્યાં હશે ઇનપુટ્સ સમાન હોવા છતાં પણ એક નાનો ગેઈટ બને CMRR તમને જણાવે છે કે op amp કેટલી સારી છે આ સામાન્ય લાભને ઓછો કરવો LM741 સૌથી ખરાબ કેસ CMRR 70 dB અને સામાન્ય રીતે 90 dB એટલે કે નોંધ કેટલાક સાધન એમ્પ્લીફાયર્સમાં 110db 300000 થી વધુ CMRR હોઈ શકે છે વીજ પૂરવઠો વોલ્ટેજ અસ્વીકાર ગુણોત્તર op amp પાવર પિન દ્વારા આવતા અવાજને કેટલી સારી રીતે ફિલ્ટર કરે છે ઉદાહરણ તરીકે 12 V નો ઉપયોગ કરીને 120 Hz પર 100 mV લહેર સાથે આપે છે આ op amp સર્કિટને કેવી રીતે અસર કરશે 96dbના PSRR સાથે inv log9620 63000 દ્વારા જોવામાં આવેલ લહેર ઇનપુટ 3000 ના પરિબળથી ઘટશે તેથી 100 સાથે mV લહેર અને 96 dB નો PSRR op amp ઇનપુટ 1 6 uV ની લહેર જોશે 100 ના ગેઈન માટે આઉટપુટ op amp માટે કોઈ ઇનપુટ ન હોય ત્યારે પણ 160 V ની લહેર હશે આ માટે તેને ફિલ્ટર કરવું જરૂરી છે વીજ પુરવઠો સારી રીતે PSRRહોય નોંધ PSRR આવર્તન સાથે સ્થિર નથી તે સામાન્ય રીતે છે ઉચ્ચ આવૃતિ પર 120 Hz ક્ષણિક પ્રતિભાવ આનાથી તમને ખ્યાલ આવે છે કે op amp કેવી રીતે ઇનપુટને પ્રતિભાવ આપશે સિગ્નલ તેના અંતિમ મૂલ્યના 10 થી 90 સુધી જવા માટે ચાલો આપણે બીજું પેરામીટર જોઈએ જે આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ છે તે શું છે કે op amp આઉટપુટ પિનમાંથી કેટલો પ્રવાહ મેળવી શકે છે અથવા કહીએ તો આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટની નજીક ઘટી શકે છે જ્યારે મહત્તમ પ્રવાહ વિતરિત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે op amp વિતરિત કરી શકતું નથી 50 મિલી એમ્પીયરથી વધુ પછી આપણે સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર જોયો છે આપણે જાણીએ છીએ કે સામાન્ય ઢબ ગેઈન જાહેરાત અને સેમી દ્વારા વિભેદક ગેઈનનો ગુણોત્તર એ આપણો સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર છે op amp માત્ર તફાવત અને ઇનપુટ્સને એમ્પ્લીફાય કરવા માટે માનવામાં આવે છે સામાન્ય ઢબ ગેઇન નથી પરંતુ વાસ્તવમાં તે સામાન્ય ઢબે વોલ્ટેજ છે ત્યાં થોડો ફાયદો થશે જો કે ઇનપુટ્સ સમાન હોવા છતાં CMRR જણાવે છે કે Op amp આ સામાન્ય મોડ ગેઇનને કેટલું ઓછું કરી રહ્યું છે 741માં 70 dB ના CMRRનો સૌથી ખરાબ કેસ છે અને સામાન્ય રીતે તે 90 છે dB જે 300000 છેજોકે 300000 કરતાં વધુ CMRR તરીકે કેટલાક સાધન અને વિભેદક એમ્પ્લીફાયર આ 30000 છે બરાબર આ LM7 4 1 માટે 30000 છે પરંતુ કેટલાક એમ્પ્લીફાયરના કિસ્સામાં કેટલાક સાધન અને વિભેદક એમ્પ્લીફાયરના કિસ્સામાં આ લગભગ 300000 છે જે ખરેખર મહાન CMRR ઉચ્ચ છે અમારું આઉટપુટ AD થી VD માં AD ની નજીક હશે અમે સમસ્યાઓ અગાઉ જોઈ છે જ્યારે અમે જોઈ રહ્યા હતા સીએમઆરઆરમાં અમે સમસ્યાઓ હલ કરી છે હવે ચાલો જોઈએ કે વીજ પૂરવઠો અસ્વીકાર ગુણોત્તર શું છે તેને PSRR કહેવાય છે જો તમે ડેટાશીટમાં વી વીજ પૂરવઠો અસ્વીકાર ગુણોત્તર જાણતા હોવ તો વીજ પૂરવઠો વોલ્ટેજ અસ્વીકાર ગુણોત્તર કંઈ નથી પરંતુ તે જણાવશે કે પાવર પિન પર આવતા અવાજને op amp કેટલી સારી રીતે ફિલ્ટર કરે છે ત્યાં અવાજ ઉત્પન્ન થાય છે પાવર પિનમાં પણ તેથી ઉદાહરણ તરીકે 120 હર્ટ્ઝ પર 100 મિલી વોલ્ટ લહેર સાથે 12 વોલ્ટનો પુરવઠો Op amp સર્કિટને અસર કેવી રીતે થાય છે આ Op amp સર્કિટ પર કેવી અસર કરશે અમારી પાસે 90 6 dB નો PSRR હતો જે 63000 હતો તેથી ઇનપુટ દ્વારા જોવામાં આવતી લહેર 63000 ના પરિબળથી ઘટશે તેથી 100 મિલી વોલ્ટની લહેર અને 96 ડીબીના PSRR સાથે Op amp ઇનપુટ જમણી બાજુએ 1 6 માઇક્રો વોલ્ટની લહેર જોશે તેથીOp amp માં ઇનપુટ ન હોય ત્યારે પણ આઉટપુટમાં 100 ના વધારામાં 160 માઇક્રો વોલ્ટની લહેર હશે તેથી જ વીજ જથ્થા ને સારી રીતે ફિલ્ટર કરવા તમે સમજો છો તે સારું પીએસઆરઆર હોવું જરૂરી છે તેથી મોટાભાગના સર્કિટમાં તમે કહેશો કે તમારે વીજ જથ્થાનો ઉપયોગ કરવો પડશે જે ખૂબ જ સારો વીજ જથ્થો વોલ્ટેજ શોધ ગુણોત્તર ધરાવે છે તેથી વીજ જથ્થામાં આવતા અવાજની યોગ્ય કાળજી લેવામાં આવે છે અને હવે તે સામાન્ય રીતે સામાન્ય રીતે 120 હર્ટ્ઝ પર નિર્દિષ્ટ કરવામાં આવે છે પરંતુ તે ઉચ્ચ આવર્તન પર ઘટે છે આ વીજ જથ્થા વોલ્ટેજ અસ્વીકાર ગુણોત્તર વિશે છે ક્ષણિક પ્રતિભાવ શું છે ક્ષણિક પ્રતિભાવ કંઈ નથી પરંતુ આ તમને ખ્યાલ આપે છે કે Op amp ઇનપુટને કેટલી ઝડપથી પ્રતિસાદ આપશે ત્યાં તે ક્ષણિક છેતેનો અર્થ એ છે કે તે વધારો સમય સિગ્નલમાંથી 10 ટકાથી 90 ટકા સુધી જવા માટે જે સમય લે છે તે હોઈ શકે છે જ્યારે હું જી ત્યારે કેટલી ઝડપથી ચાલો આ op amps કહીએ જો હું ઇનપુટ લાગુ કરું તો ઇનપુટ સમયે જે હું લાગુ કરું છું તે સમયે હું આઉટપુટમાં કેટલો ઝડપથી ફેરફાર જોઈ શકું છું તે 1 ની 10 સેકન્ડનો લેગ છે થોડા મિલીસેકન્ડનો બીજો લેગ કે જે તમારો ક્ષણિક પ્રતિભાવ છે જે ક્ષણિક પ્રતિભાવ છે તેથી જો ક્ષણિક પ્રતિભાવ ઝડપી હોય તો આની સાથે હું આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર જોવા માટે સતત સક્ષમ હોવો જોઈએ Op amp લાક્ષણિકતાઓને સમજવું મનોરંજન દર • કેવી રીતે ઝડપી આઉટપુટ બદલાઈ શકે છે Vμs માં માપવામાં આવે છે આ તમને મહત્તમ આવર્તનનો ખ્યાલ આપે છે અને કંપનવિસ્તાર સિગ્નલ આઉટપુટ વિકૃતિ વિના સંચાલન કરી શકે છે LM741 આઉટપુટ સામાન્ય રીતે માત્ર 0 5 પર જ ઘટી શકે છે Vμs જો તમારી પાસે આઉટપુટ પર 10 KHz 10 Vpeak ડૂબતા તરંગ હોય તો તે સૌથી ઝડપી બિંદુ કે જેના પર વોલ્ટેજ બદલાય છે શૂન્ય ફાટક પર છે dvdt નો દર છે 10sin2π10000t 0 સામાન્ય 0 5 Vus સ્પેકથી ઉપર 10 Vpcak 10 KHz ડૂબતા તરંગ હોય તેવી સારી તક છે વિકૃતિ વગર કામ કરવા માટે વોલ્ટેજ d ટાવરને ઓછું કરવું એ છે આવર્તન ફરીથી LM741 ને ધીમી op amp ગણવામાં આવે છે તમે ઘણા બધા દરો સાથે op amps મેળવી શકો છો 1000 Vus 1 Vns બેન્ડવિડ્થ અથવા હેન્ડવિડ્થ ઉત્પાદન મેળવો GBW • નાના સિગ્નલો માટે આવર્તનના કાર્ય તરીકેનો લાભ એટલે કે આઉટપુટ ઘણા દર દ્વારા મર્યાદિત નથી આ LM741 પાસે 1 MHz ની આસપાસ GBW છે પરંતુ ડેટાશીટમાં સૂચિબદ્ધ નથી આનો અર્થ એ છે કે 1 મેગાહર્ટ્ઝ ઇનપુટ સાથે મહત્તમ લાભ એક છે આવર્તન વધે તેમ લાભ ઘટે છે ખરેખર ગેઇન એક કરતા ઓછો છે કારણ કે GBW 3dB બિંદુ તરીકે દર્શાવેલ છે એટલે કે જ્યાં ઇનપુટ સિગ્નલમાં વોલ્ટેજ તેના મૂળના 0 707 પર હતો 100 KHz મહત્તમ ગૌણ 10 હશે 10 KHz ઇનપુટ કરો તો મહત્તમ લાભ 100 હશે વગેરે નોંધ LM741 ને ધીમી સિપેમ ગણવામાં આવે છે ત્યાં સુધી એક GBW ઓવર સાથે opwmps ઉપલબ્ધ હતા પ્રવાહ પુરવઠો જ્યારે op amp પર કોઈ ભાર ન હોય ત્યારે પ્રવાહ પુરવઠોમાંથી ખેંચાયેલ પ્રવાહ ઓછી શક્તિવાળા op amps છે જે ઉપલબ્ધ છે 10 u કરતા ઓછા પર ચાલે છે સામાન્ય રીતે op amp જેટલું ઝડપી હોય તેટલી વધુ પાવરની જરૂર હોય છે તેથી ચાલો આપણે કેટલીક વધુ વસ્તુઓ જોઈએ જેને મનોરંજન દર કહેવામાં આવે છે તે શું છે તે મનોરંજન દર એ છે કે op amp કેટલી ઝડપથી બદલાઈ શકે છે અને તે વોલ્ટ દીઠ માઇક્રોસેકન્ડમાં માપવામાં આવે છે તે તમને મહત્તમ આવર્તન અને કંપનવિસ્તાર સિગ્નલનો ખ્યાલ આપશે આઉટપુટ વિકૃતિ વિના નિયંત્રિત કરી શકે છે 741 LM741 ના કિસ્સામાં સામાન્ય રીતે મનોરંજન દર લગભગ 0 5 વોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ જમણે છે તેથી જો તમારી પાસે આઉટપુટ પર 10 કિલો હર્ટ્ઝ 10 વોલ્ટ પીક ટુ પીક સાઈન તરંગ તફાવત હોય જ્યાં વોલ્ટેજ તેને 0 ક્રોસિંગ તરીકે બદલે છે તો ફેરફારનો દર dVdt કંઈ નથી પરંતુ માઇક્રોસેકન્ડ્સ દીઠ 0 63 વોલ્ટ પ્રતિ માઈક્રોસેકન્ડ એ ડેટાશીટમાં 0 5 વોલ્ટ સ્પષ્ટીકરણની દિવાલની લાક્ષણિક કિંમત છે ત્યાં એક સારી તક છે કે 10 વોલ્ટ પીક ટુ પીક સાઈન વેવ 0 ક્રોસિંગ પર વિકૃતિ હશે વિકૃતિ વિના કામ કરવા માટે વોલ્ટેજ ઓછું કરવું અથવા તમને મળેલી આવર્તનને ઓછી કરવી તેથી જો મારું આઉટપુટ માઇક્રોસેકન્ડ દીઠ 0 63 વોલ્ટ છે પરંતુ મારું સ્પષ્ટીકરણ કહે છે કે મારો મનોરંજન દર 0 5 માઇક્રોસેકન્ડ વોલ્ટ પ્રતિ માઇક્રોસેકન્ડ હોવો જોઈએ તો ત્યાં આઉટપુટ 0 ક્રોસિંગના ક્રોસિંગ પર વિકૃતિ થવાની સંભાવના છે અને તેને ચલાવવા માટે કોઈપણ વિકૃતિ વિના op amp જે આપણને જોઈએ છે તે વોલ્ટેજ ઘટાડવું અને આવર્તન ઘટાડવું ફરીથી LM741 ને નીચા Op amp તરીકે ગણવામાં આવે છે તમે નેનોસેકન્ડ દીઠ 1 વોલ્ટથી વધુના દર સાથે Op amp મેળવી શકો છો ચાલો હવે પછીની એક બેન્ડવિડ્થ અથવા ગેઈન બેન્ડવિડ્થ જોઈએ op ampની ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ નાના સિગ્નલો માટે આવર્તનના કાર્ય તરીકે ગેઇન છે જેનું આઉટપુટ અમર્યાદિત છે તે મનોરંજન દર દ્વારા LM741 પાસે 1 મેગાહર્ટ્ઝનું ગેઇન બેન્ડવિડ્થ ઉત્પાદન છે આનો અર્થ એ છે કે એક મેગા હર્ટ્ઝ ઇનપુટ સાથે મહત્તમ ગેઇન 1 છે પરંતુ વાસ્તવમાં આ ગેઇન 1 કરતા ઓછો છે કારણ કે ઉત્પાદન દ્વારા ગેઇનને ત્રણ db ડેસિબલ 0 3 db બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આપણે પહેલાથી જ જોયું છે કે 3 db શું છે અથવા તે શું છે જ્યાં વોલ્ટેજ તેના મૂળ મૂલ્યના 0 707 જેટલું ઘટી જાય છે આપણે જોયું છે કે જો ઇનપુટ સિગ્નલ 100 કિલો વોટ હશે તો મહત્તમ ગેઇન 10 હશે પરંતુ તે 10 કિલો હર્ટ્ઝ છે તો ઇનપુટ મહત્તમ ગેઇન 10 હશે તેથી આ તમારા બેન્ડની પહોળાઈ અથવા બેન્ડ ગેઈન બેન્ડવિડ્થ ઉત્પાદન પુરવઠા વિશે છે જ્યારે વીજ પૂરવઠામાંથી દોરવામાં આવેલ વર્તમાન પ્રવાહ જ્યારે op amp પર કોઈ ભાર ન હોય તેથી ત્યાં એક પ્રવાહ છે જે દોરવામાં આવે છે જ્યારે op amp પર કોઈ ભાર ન હોય તેથી આ તમારો પુરવઠો પ્રવાહ છે ત્યાં નીચા ઓપ એમ્પ ઉપલબ્ધ છે જે 10 માઇક્રો એમ્પીયર કરતા ઓછા પર ચાલે છે સામાન્ય રીતે ઝડપી op amp વધુ પાવર પર ચાલે છે તે સ્પષ્ટ છે કે તે સ્પષ્ટ છે તેથી જ્યારે તમે જુઓ છો કે આ કેટલાક પરિમાણ છે જે આપણે ડેટાશીટમાં જોઈ રહ્યા છીએ તેથી જો આપણે ઝડપથી પાછા જઈએ અને જોઈએ કે ડેટાશીટમાં પરિમાણ બરાબર ક્યાં છે તો તે હશે કે આપણે જોઈશું કે ડેટા શીટ્સ કે જે આપણે જોઈ રહ્યા હતા કે શું હવે આ પરિમાણોને જોઈએ છીએ તે લાક્ષણિકતાઓને સમજે છે શું તેનો અર્થ થાય છે પાછા જાઓ અને જુઓ કે શું આપણે ડેટા શીટમાં આપેલા પરિમાણો અથવા લાક્ષણિકતાઓને સમજીએ છીએ ચાલો આપણે ઝડપથી ફરી એકવાર જોઈએ કે દિવસ શું છે LM741 ની ડેટા શીટમાં આપેલા પરિમાણો અથવા લાક્ષણિકતાઓ શું છે અને આપણે આ ચોક્કસ મોડ્યુલને બરાબર સમાપ્ત કરીશું તો ચાલો ફરી એકવાર સ્લાઇડ જોઈએ તમે જે જુઓ છો તે અહીં છે તમે જે જુઓ છો તે છે LM741 સિંગલ ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશેષતા • શોર્ટ સર્કિટ રક્ષણ • ઉત્તમ તાપમાન સ્થિરતા આંતરીક આવર્તન વળતર • ઉચ્ચ ઇનપુટ વોલ્ટેજ દર નિરર્થક ઓફસેટ વર્ણન LM741 શ્રેણીનો સામાન્ય હેતુ ઓપરેશનલ એમ્પ્લીફાઇ તે એનાલોગ એપ્લિકેશન્સની વિશાળ શ્રેણી માટે બનાવાયેલ છે ઓપરેટિંગ વોલ્ટેરની ઉચ્ચ ગેન નોડ વિશાળ શ્રેણી પૂરી પાડે છે ઇન્ટરનેટીવ સુનિશ્ચિત એમ્પ્લીફાયર અને માં શ્રેષ્ઠ પ્રદર્શન સામાન્ય પ્રતિસાદ એપ્લિકેશન છે સંપૂર્ણ મહત્તમ દર TA 25° જો તમે સપ્લાય વોલ્ટેજની લાક્ષણિકતાઓ પર જાઓ તો અમે આ આઉટપુટ જોયું છે તેથી એક સમયગાળો છે જે આપણે પાવર વિસર્જન તાપમાન દર બરાબર જોયો છે પરિમાણ પ્રતિક શરત LM741C LM741I એકમ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ Vo Rs≤10kΩ Rs≤50kΩ ન્યૂનતમ 2 0 mV ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ગોઠવણ દર Vo Vcc ±20v ±15 mV ઇનપુટ ઓફસેટ પ્રવાહ Iio 20 200 nA ઈનપુટ બેઝિક પ્રવાહ IBIAS 80 500 nA ઇનપુટ અવરોધ Ri Vcc 20v 0 0 Mk ઇનપુટ વોલ્ટેજ દર ViR ±12 ±3 V મહત્તમ સિગ્નલ વોલ્ટેજ ગેઈન Gv RL≤ 2kΩ Vcc ±20v Vop p ±15v Vcc ±15v Vop p ±20v 20 200 VmV સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર CMRR Rs≤ 10kΩ Vcm ±12v 70 90 db આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ Isc 25 mA આઉટપુટ ઝૂલતા વોલ્ટેજ Vop p Vcc ±20v Vcc ±15v RL≥10kΩ RL≥2kΩ RL≥ 10kΩ RL≥2kΩ ±12 ±10 ±14 ±13 V હવે જો તમે અહીં ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ જુઓ છો જે આપણે બરાબર જાણીએ છીએ તો આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની અસરને કેવી રીતે સરભર કરી શકીએ અમે ઓફસેટ પ્રવાહની અસરને વળતર આપી શકીએ છીએ બાયસ પ્રવાહની અસરને વળતર આપી શકીએ છીએ ઇનપુટ અવરોધ શું છે ઇનપુટ વોલ્ટેજ દર શું છે આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ શું છે વોલ્ટેજ સ્વિંગ શું છે સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર શું છે વીજ પૂરવઠા અસ્વીકાર ગુણોત્તર શું છે મનોરંજન દર શું છે બેન્ડવિડ્થ શું છે આઉટપુટ શોર્ટ સર્કિટ પ્રવાહ Isc 25 mA આઉટપુટ ઝૂલતો વોલ્ટેજ Vo Vcc ±20v Vcc ±15v RL10ΚΩ RL2ΚΩ RL10ΚΩ RL2ΚΩ ±10 ±2 ±14 ±13 V સામાન્ય ઢબ અસ્વીકાર ગુણોત્તર CMRR Rs≤10kΩ Vcm ±12v Rs ≤50Ω Vcm ±12v 70 90 db વીજ જથ્થો અસ્વીકાર ગુણોત્તર PSRR Vcc ±15v to Vcc ±15v Rs≤ 50Ω Vcc ±15v to Vcc ±15v Rs ≤10kΩ 77 96 db ટ્રાન્ઝિસ્ટર પ્રતિભાવ બેન્ડવિડ્થ TR એક ગેઈન 0 3 S OS 10 BW MHz મનોરંજન દર SR એક ગેઈન 0 5 V s પ્રવાહ જથ્થો Icc RL ∝Ω 1 8 mA પાવર વપરાશ Pc Vcc ±20v Vcc ±15v 50 85 mW પાવર વપરાશ શું છે જથ્થામા પ્રવાહ શું છે હવે આપણે સ્લાઈડ્સમાં જે જોયું છે તે બધું જોઈ શકીએ છીએ આપણે સ્લાઈડ્સમાં બધું જોયું છે એ જ રીતે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ વોલ્ટેજ પ્રવાહ CMRR કારણ કે વીજ પૂરવઠો અસ્વીકાર ગુણોત્તરમાં CMRR ps કવરેજ સર્કિટ પ્રવાહના આઉટપુટ સ્ત્રોતમાં હવે આપેલ ડેટાશીટ માટે આપેલ ડેટા શીટ માટે તમે લોકો સમજી શકશો કે વસ્તુઓ કેવી રીતે કેવી રીતે યોગ્ય રીતે કાર્ય કરે છે તે વિચાર હતો કે ડેટાશીટ પરના ઓછામાં ઓછા કેટલાક પરિમાણો જ્યારે તમે ડેટાશીટ ખોલશો ત્યારે તમે જાણી શકશો તે જ સમયે તે ચોક્કસ IC માટે ઓર્ડરિંગ માહિતી શું છે તે પણ ડેટા શીટમાં આપવામાં આવે છે તેથી આપણે અત્યાર સુધી જે જોયું છે આપણે જોયું છે કે જ્યારે આપણે ડેટાશીટ ખોલીએ છીએ ત્યારે ડેટાશીટ કેવી રીતે થાય છે તે ડેટા શીટમાં આપેલ લાક્ષણિકતાઓના પરિમાણો શું છે અને શું આપણે સમજી શકીએ છીએ કે આ લાક્ષણિકતાઓનો ઉપયોગ આપણા આઉટપુટને યોગ્ય રીતે વળતર આપવા માટે કેવી રીતે કરવો આપણું આઉટપુટ 0 હોવું જોઈએ અથવા આઉટપુટને નિરર્થક બનાવવા માટે તેથી આપણે સમજવું પડશે કે આપણે ઇનપુટ બાયસ પ્રવાહ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઇનપુટ ઓફસેટ પ્રવાહ સાથે કેવી રીતે વ્યવહાર કરી શકીએ આપણે સમજવું પડશે કે જ્યારે બંને ટર્મિનલ ઇનપુટ સ્તર હોય ત્યારે આપણે આઉટપુટ વોલ્ટેજને કેવી રીતે રદ કરી શકીએ આપણે એ સમજવું પડશે કે આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર કેવી રીતે થશે જો હું તાપમાનને યોગ્ય રીતે બદલું તો ચોક્કસ તાપમાને ઓફસેટ પણ રદ કરવામાં આવે અમારે સમજવું પડ્યું કે પ્લોટ્સ અથવા આવૃતિ કેવી રીતે સમગ્ર કામગીરીને યોગ્ય અસર કરશે તેથી સમજવા માટે ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી છે અને અમે આ ચોક્કસ એમ્પ્લીફાયરને સમજવા માટે થોડી વસ્તુઓ લીધી છે જેને ઓપરેશનલ એમ્પ્લીફાયર કહેવાય છે તેથી હું આશા રાખું છું કે જો તમે આ ચોક્કસ કોર્સ માટે આ વિશિષ્ટ સિદ્ધાંત વર્ગ માટે વ્યાખ્યાનોની સમગ્ર શ્રેણીમાંથી પસાર થશો તો તમે જાણશો કે કેવી રીતે વસ્તુઓ ખાસ કરીને ઓપરેશનલ એમ્પ્લીફાયરના ક્ષેત્રમાં કેવી રીતે કાર્ય કરે છે જ્યારે તમને સૂચક સર્કિટ આપવામાં આવે ત્યારે વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે તમે કેવી રીતે જાણશો અને જો તમને પૂછવામાં આવે કે પ્રક્રિયા પ્રવાહ શું છે અથવા તમે સૂચક સર્કિટ અથવા સૂચક સર્કિટ અથવા ઉપકરણ કેવી રીતે બનાવી શકો છો તો તમે ઓછામાં ઓછું તે કહી શકશો હવે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા પ્રવાહ કેવી રીતે કાર્ય કરે છે આપણે જાણીએ છીએ કે આપણે સિલિકોન ડાયોક્સાઇડ કેવી રીતે ઉગાડી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે આપણે ધાતુ કેવી રીતે જમા કરી શકીએ આપણે જાણીએ છીએ કે આપણે લિથોગ્રાફી કેવી રીતે કરી શકીએ આપણે જાણીએ છીએ કે કેવી રીતે MOSFET બનાવટી છે આપણે n ચેનલ બનાવી શકીએ છીએ આપણે એ પી ચેનલ બનાવી શકીએ છીએ આપણે અવક્ષય જાણીએ છીએ MOSFET અમે જાણીએ છીએ અને n MOSFET અમે MOSFET ની એપ્લિકેશનને બરાબર જાણીએ છીએ તે ડ્રેઇન લાક્ષણિકતાઓ છે અમે તબદીલ લાક્ષણિકતાઓ જાણીએ છીએ અમે પ્રવાહ અરીસાને જાણીએ છીએ અમે જાણીએ છીએ કે CMOS કેવી રીતે ઓછામાં ઓછું નૉટ ગેટ તરીકે કામ કરે છે તેથી જો તમને ખરેખર લાગે કે અમે આ સિદ્ધાંત સિવાય 30 કલાકના ટૂંકા ગાળામાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે જેમ કે મેં કહ્યું હતું કે અમે થોડા પ્રયોગો પણ કરીશું તેથી તમને સર્કિટનો ઉપયોગ કેવી રીતે કરવો અને પ્રયોગો કેવી રીતે કરવા તેનો વિચાર આવે તેથી અમે એ પણ સમજીએ છીએ કે સિદ્ધાંત કેવી રીતે છે અમે કેટલાક અનુકરણ કરીએ છીએ અને અમે બ્રેડબોર્ડ પર કેટલાક પ્રયોગો કરીશું તેની સાથે હું તને આવતા વર્ગમાં જોઈશ ત્યાં સુધી તું ધ્યાન રાખજો બાય